ટ્રેડમાર્ક્સ એવા ચિહ્નોનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ વેપારમાં થતો હોય છે આ ચિહ્નનો ઉપયોગ વ્યવસાયમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજો અને સેવાઓને ઓળખવા અથવા ઓળખાણ કરાવવા માટે કરવામાં આવે છે ટ્રેડ દ્વારા આપણને ધંધાનો સંદર્ભ મળે છે તેથી આપણે ટ્રેડમાર્ક્સને સમજવા માટે વ્યવસાયો શું છે તે સમજવું જરૂરી છે વ્યવસાયને એક સંસ્થા અથવા આર્થિક પ્રણાલી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જ્યાં એક બીજા નાણાં માટે માલ અને સેવાઓની અદલાબદલી કરે છે તેથી આપણે તેને પૈસા અને વિચારણા માટેના માલ અને સેવાની અદલાબદલી તરીકે સમજીએ છીએ હવે આ પ્લેમાં તેઓ કેટલીક વસ્તુઓ લાવે છે આપણે વ્યવસાયને ક્રિયાપ્રતિક્રિયા તરીકે સમજીએ છીએ અને આ ક્રિયાપ્રતિક્રિયા કોઈ શામેલ વસ્તુ સાથે સંબંધિત છે તો તે વસ્તુનું મૂલ્ય હોય છે તેથી ત્યાં એક ક્રિયાપ્રતિક્રિયા થાય છે જે ક્રિયાપ્રતિક્રિયામાં બહુવિધ અર્થ હોઈ શકે છે તે વ્યવહાર હોઈ શકે છે તે અદલાબદલી કે પછી તેનો અર્થ ફક્ત કોઈ અધિનિયમ નથી કે તેનો અર્થ એ પણ છે કે ત્યાં અધિનિયમ કરનારા કેટલાક પક્ષો હોય છે આમ આપણી પાસે પણ પક્ષો છે તેથી આ અધિનિયમમાં ઓછામાં ઓછા બે લોકોએ એકબીજા સાથે વ્યવહાર કરવો જરૂરી છે તેથી અહીં પક્ષો ખરીદનાર અથવા વેચનાર અથવા લીઝ લેનાર અથવા તેનાથી ઓછા પણ હોઈ શકે છે તેથી તમારી પાસે પક્ષો દ્વારા કરવામાં આવતો એક અધિનિયમ છે જેને આપણે ક્રિયાપ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે અહીં વ્યવસાયમાં ચીજ વસ્તુ અથવા સેવાનો સંદર્ભ છે હવે તમે તેને પ્રોડક્ટસ પણ કહી શકો તથા તમે તેને કોઈ મરચેનડાઈઝ વસ્તુ કહી શકો માલ અને સેવાઓ જેવી મોટાભાગની વસ્તુઓનો આમાં સમાવિષ્ટ થાય છે જે વેપારનો ભાગ છે અને આ જ કારણ છે કે આપણી પાસે માલ અને સેવાઓના કર તરીકે જીએસટી ટેક્સ છે અને ત્રીજી વસ્તુ જે વ્યવસાયની વ્યાખ્યામાં આવે છે એ કોઈ વસ્તુની અદલાબદલી અથવા તે વસ્તુ સબંધિત ક્રિયાપ્રતિક્રિયા તથા તેની કિંમતમાં પૈસાની અથવા કોઈ કિંમતી વસ્તુની આપ લે કરવામાં આવે છે હવે જો તે મૂલ્ય માટે ન હોય તો આપણે તેને વ્યવસાય નહીં કહીએ દાખલા તરીકે પિતા તેમના પુત્ર તથા તેની પુત્રીને ભથ્થું આપે છે આપણે તેને વ્યવસાયિક વ્યવહાર તરીકે કહી શકીએ નહીં અથવા કોઈ મિત્ર જરૂરિયાત સમયે તેના મિત્રને પૈસા આપે છે જે ફરીથી મૈત્રીપૂર્ણ વ્યવહાર છે અથવા કોઈ વ્યક્તિ મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ માટે દાન આપે છે જેને ફરીથી ચેરિટેબલ વ્યવહાર કહેવામાં આવે છે તેથી જો મૂલ્ય માલ અને સેવાની અદલાબદલીને લગતું હોય તો આપણે તેને વ્યવસાય વ્યવહાર કહીશું તેથી અહીંની આ પ્રતિક્રિયાનો અર્થ પક્ષ દ્વારા કરવામાં આવતા અધિનિયમ કે જેમાં માલ અને સેવાને લગતી વસ્તુઓનો સમાવેશ થાતો હોય જેની અદલાબદલીના વ્યવહાર માટે મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે અને તે મૂલ્યનો અર્થ એટલે પૈસા આ વ્યાખ્યા મહત્વપૂર્ણ છે કારણ કે દરેક વ્યવસાયને પણ કેટલાક પ્રકારનાં રોકાણોની જરૂર હોય છે અને આપણે જોયું એે પ્રમાણે અમૂર્ત રોકાણ અમૂર્ત સંપત્તિ તરફ દોરી જાય છે તેથી આપણે પહેલેથી જ જોયું એમ કે વ્યવસાયોમાં નાણાંનું રોકાણ કરવું પડે છે અને તેમાં ફક્ત પૈસાની જરૂર હોતી નથી તેમાં પ્રયત્નો લોકો અને આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ જરૂરી છે જે રોકાણની ધારણામાં આવી શકે છે અને તે ખરેખર એક પ્રકારનું રોકાણ છે જે આ ચીજો અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેથી દરેક વ્યવસાય માટે કેટલાક પ્રકારનાં રોકાણો અને પૂરતા ગ્રાહકોની જરૂર હોય છે કારણ કે તમારે નફો મેળવવા માટે લોકોને તમારી ચીજવસ્તુઓને કોન્સિસટેન્ટ બેસિસ પર ખરીદવાની જરૂર છે તેથી ત્યાં એક રોકાણ છે એવા લોકો છે જે તમારા ગ્રાહકો પાસેથી ખરીદી કરે છે અને આ તમારા માલ અથવા સેવાના લીધે તમારી પાસેથી એક આઉટપુટ આવે છે અને તમારે તેમાંથી નફો મેળવવાનો હોય છે કારણ કે તમારો વ્યવસાય કોઈ સેવાભાવી વ્યવસાય નથી તેથી વ્યવસાયો તે છે જે વેપારના ગુણનો ઉપયોગ કરે છે અને વેપાર શબ્દ જ વ્યવસાયને સૂચવે છે હવે આપણે તેનો ઉપયોગ તથા વેપારના ગુણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા તે સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે તમે વેપારના ચિહ્નને કંઈક વ્યવસાય સાથે જોડાયેલ તરીકે સમજો છો અને વ્યવસાયએ વ્યવહારમાં થતી અદલાબદલી અથવા લેવડદેવડ છે જે કોઈ વસ્તુ હોય અથવા કોઈ વસ્તુ શામેલ હોય છે તેમાં માલ અથવા સેવાના મૂલ્યનો સમાવેશ થાય છે જેની ગણતરી પૈસામાં કરી શકાય છે આમ તે એક પ્રકારનો વ્યવસાયિક વ્યવહાર અથવા વ્યવસાય પ્રવૃત્તિ છે ટ્રેડમાર્ક્સનો ઉપયોગ ફક્ત વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અથવા તેના વિકાસમાં થાય છે જે આપણે અત્યાર સુધી આવરી લીધેલા અન્ય બૌદ્ધિક સંપત્તિ હકો માટે પણ સાચું છે પેટન્ટ્સ ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા અને તેઓનો વ્યવસાયિક હેતુ પણ હતો અથવા તે પેટન્ટ્સ સાથે જોડાયેલાને આપણે ઉપયોગીતા અથવા યુટિલિટી કહીએ છીએ છે તેથી બૌદ્ધિક સંપત્તિ અધિકારો આ સામાન્ય થીમને શેર કરે છે જે દર્શાવે છે કે તે વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે સુસંગત છે અથવા તેનો ઉપયોગ વ્યવસાયના હેતુ માટે થાય છે તેથી માલ અને સેવાઓ વેચવાના માધ્યમ તરીકે ટ્રેડમાર્ક્સ આગળ આવ્યો તે પહેલાં ફક્ત માલ હતો પરંતુ પછીથી આપણે સેવાઓ ઉમેરી કારણ કે જ્યારે શરૂઆતમાં ટ્રેડમાર્ક વિકસિત થયા ત્યારે તેનું ધ્યાન ફક્ત માલ પર જ હતું હવે આપણે જોશું કે આ સેવાઓનો ભાગ ક્યારે અમલમાં આવ્યો તેથી વેપારીઓ સામાન્ય રીતે બ્રાન્ડ્સનો ઉપયોગ તેમના માલને ઓળખવા માટે કરે છે અને તેનાથી આ માલ અને સેવાઓ ફક્ત વેચાતી નથી પરંતુ વ્યવસાયના નામોની ઓળખ પણ થાય છે તેથી ટ્રેડમાર્ક એ કંઈક એવું હોઈ છે કે જેનાથી કોઈ વ્યવસાયનું નામ એન્ટિટી કે જેનો વ્યવસાય કોર્પોરેશન અથવા સંસ્થા કરે છે તેની ઓળખ આપે છે જેનો અર્થ તે પણ હોઈ થાય છે કે ઉત્પાદનનું વેચાણ થાય છે તથા સેવાઓ સફર કરે છે તેથી આ એટલા માટે બન્યું કારણ કે બજારોમાં ઘણા લોકો સમાન માલ અથવા સમાન સેવા આપતા હોય છે ત્યાં આ સ્પર્ધાત્મક સેવાઓ અને સ્પર્ધાત્મક ઉત્પાદનને વ્યવસાયિક રીતે અલગ પાડવાની જરૂર છે જે માર્ક દ્વારા તેમના ઉત્પાદનો અને સેવાઓને અલગ પાડવા માટે પ્રદાન કરવામાં આવે છે તમે એમ કહી શકો કે કોઈ ઉત્પાદન અથવા સેવાનો ભેદ પાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ઉત્પાદનને અનન્ય અથવા સેવાને અનન્ય બનાવવી હા તે ચોક્કસપણે એક એવી રીત છે જેમાં તમે તમારા માલને અલગ કરી શકો છો પરંતુ અમુક માલસામાન તમારા માટે અલગ પાડવું અથવા તેઓ જે ખરેખર છે તેનાથી અનન્ય બનાવવાનું ખૂબ મુશ્કેલ છે ઉદાહરણ તરીકે સેફટી પિનમાં તમે વધારે વિશિષ્ટતા લાવી શકતા નથી સેફટી પિનમાં તમે ખરેખર જો તેના કાર્યમાં ફેરફાર કર્યા વિના અથવા જો તમે ખૂબ વિશિષ્ટતા લાવશો તો લોકો તે ઉત્પાદનને પણ ઓળખશે નહીં તેથી જો તમારી પાસે ટ્રેડ નેમ હોય તો તે આ વિશિષ્ટતા લાવશે દાખલા તરીકે પેપરક્લિપ્સ જેમ ક્લિપ્સ તરીકે પણ જાણીતી હતી જેમ એ વેપારના નામનો સંદર્ભ આપે છે અને કેટલીકવાર ઉત્પાદનો સામાન્ય ઉત્પાદનો હોવાને કારણે તેના સામાન્ય નામ ચોક્કસ વેપાર નામોને આભારી હોઈ શકે છે હવે પેપર ક્લિપ્સનો ઉલ્લેખ કરતી જેમ ક્લિપ્સ એ એક વસ્તુ છે ફરીથી તેવી જ રીતે થર્મોસએ ફ્લાસ્કનો સંદર્ભ આપતું વેપારનું નામ છે ઝેરોક્સ એ તેમના મશીનોમાંથી નીકળતા ઉત્પાદનનો સંદર્ભ આપે છે કે જે ફોટોશોપ અથવા ફોટોકોપી છે તે ફરીથી વેપારના નામનો દાખલો છે જે સામાન્ય રીતે ઉત્પાદનને ઓળખવામાં ઉપયોગમાં લેવાય છે વેલ્ક્રો ફરીથી વેપારનું નામ છે જેને આપણે વેપારના નામથી જ ઉત્પાદનને સમજીએ છીએ તેથી વેપાર નામોનો ઉપયોગ સ્પર્ધાત્મક ઉત્પાદનોને ઓળખવા તથા તેનો તફાવત કરવા માટે થાય છે ટ્રેડમાર્ક એ કોઈપણ શબ્દ નામ પ્રતીક અથવા ઉપકરણનો સંદર્ભ આપે છે જેનો ઉપયોગ માલ અને સેવાઓ ઓળખવા માટે થાય છે હવે આ ટ્રેડમાર્કની વ્યાખ્યા છે સરળ શબ્દોમાં એક ટ્રેડમાર્ક એ એક ચિહ્ન છે અને જ્યારે આપણે કોઈ નિશાન કહીએ છીએ ત્યારે આપણે કોઈ એવી વસ્તુનો સંદર્ભ લઈએ છીએ કે જે ગ્રાફિકલી પ્રતીકબદ્ધ થઈ શકે અથવા કંઈક કે જે ગ્રાફિકલી બતાવી શકાય જે વેપાર અથવા વ્યવસાયને અનુરૂપ હોય માર્કસ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને વ્યવસાયમાં તેનો ઉપયોગ પણ ઘણા લાંબા સમયથી છે હવે માલ વેચનારા કારીગર તેમના માલને ઓળખવા માટે માર્કસનો ઉપયોગ કરતા હજું પણ જો તમે કોઈ કૃતિના કાર્ય પર નજર નાખો તો કલાકારને કલાના ભાગમાં તેના નામ પર સહી કરવાની વૃત્તિ છે હવે આનો અર્થ ટ્રેડમાર્ક તરીકે ન હતો પરંતુ તે કોઈ કારીગર માટે વિશ્વને કહેવાનું કે કોઈ ઉત્પાદન તેની છે અથવા તે ઉત્પાદનનો નિર્માતા છે તેના સાધન તરીકે હતો વ્યવસાયો માટે માલની ઓળખ માટે માર્કસનો ઉપયોગ મધ્ય યુગની આસપાસ વધ્યો હતો કારણ કે તે સમય હતો જ્યારે ઉત્પાદકતામાં વધારો થયો હતો અને હરીફાઈ પણ વધી હતી અને આ વસ્તુઓ અને સેવાઓ અને ઔદ્યોગિકરણને વેચતા લોકોમાં ભેદ પાડવા માટે તેને એક મહત્વની ભૂમિકા ભજવી હતી ખાસ કરીને જે હરીફાઈ ઉત્પાદનોને વેચવાની મંજૂરી આપી છે તેમાં બજારોની વૃદ્ધિ જરૂરી છે મેં ઉલ્લેખ કર્યો છે એે પ્રમાણે આ ઉત્પાદનોને અમુક રીતે અલગ કરી શકાય છે જેમ કે વિશિષ્ટ સુવિધા ફક્ત ગુણવત્તામાં હોવી જોઈએ નહીં નબળી ગુણવત્તા એ એક વિશિષ્ટ લક્ષણ હોઈ શકે છે પરંતુ તે પણ તે રીતે હોવું જોઈએ જેમાં ગ્રાહકો તેને ઓળખી શકે તમે જોશો કે સમય જતાં જતાં માર્કસથી પ્રતિષ્ઠા અને ધંધામાં ઘરાકી પ્રાપ્ત થઈ છે અને તે ગુણવત્તાનું પ્રતીક બની ગયું તેથી ટ્રેડમાર્ક માલિકી સાથે જોડાયેલા હતા માલિકીનો અર્થ એટલે તેને ઓળખવાની ક્ષમતા અમુક માલ અને સેવાઓ કોઈ ચોક્કસ એન્ટિટીમાંથી આવે છે ઐતિહાસિક રીતે આપણે જાણીએ છીએ કે લોકો તેઓ વેચતા ઉત્પાદનો અને સેવાઓ ઓળખાણ માટે ચિંતિત હતા દાખલા તરીકે પશુઓનો વ્યવહાર કરનારા લોકો પાસે એક માર્ગ હતો જેના દ્વારા તેઓ પશુઓના કાન પર ચિહ્ન કરતા હતા જેથી જો તેમના પશુઓ ખોવાઈ જાય તો તેઓ તેના માલિક તરીકે ઓળખી હોવાનો દાવો કરી શકે તેથી જે લોકોને માલ વેચવા માટે તેનો માલ દરિયાના વહાણમાં મૂકવો પડતો તેને આવા ચિહ્ન કરવાની જરૂર પડતી જેથી જો કોઈ કારણુનાસાર વહાણ ભાંગી પડ્યું હોય તો મોકલેલી વસ્તુને ઓળખવાની એક માત્ર રીત ચિહ્ન હતી કે જેના આધારે તે માલની ઓળખ કરી શકે તેથી આ એક પ્રારંભિક રીત હતી જેના દ્વારા જ્યારે કોઈ વેપારી અથવા કોઈ માલ વેચનારને જ્યારે તેના માલ પર કોઈ પ્રકારનો નિયંત્રણ રાખવો પડતો હતો ત્યારે તે તેના પર એક નિશાન રાખતો હતો જેથી તે માર્કના આધારે માલિક તેને ઓળખી શકે માર્કસ શરૂઆતમાં જવાબદારી સાથે જોડાયેલા હતા આપણા મુજબ જવાબદારીનો અર્થ એ છે જ્યારે માલ કોઈ ચોક્કસ માર્કેટમાં વેચવામાં આવે અને બજારમાં તે માલની ગુણવત્તા અસંતોષકારક હોત તો બજાર ચલાવનારા લોકો માલ વેચનારા વ્યક્તિ દ્વારા ઓળખી કાઢતા હતા અને તે રીતે અસંતોષકારક માલ અથવા માલની ઓળખ કરી કે તે આપણા જરૂરી ધોરણોને પૂરી નથી કરી રહ્યા જેની ઓળખ તેમની ઉપર આવેલા તે માર્કસ દ્વારા થાય છે હવે ગિલ્ડ્સ અને વેપારી સંગઠનો જવાબદારીના માધ્યમ તરીકે તેને માર્કસ દ્વારા ચિહ્નિત કરીને માલની ઓળખ કરે છે તેથી જો કોઈએ પછી અસંતોષકારક માલ વેચ્યો હોય તો આ વેપાર સંગઠનો માટે તે માલના માલિકની ઓળખ કરવી સહેલું હતું અને માલિક પર કોઈ પ્રકારની આર્થિક જિમ્મેદારી ઊભી કરવી કાં તો માલિકે તે માલને બદલવો પડતો હતો અથવા તેણે માલ માટે મેળવેલા પૈસા પાછા આપવાના તેથી ખરેખર ટ્રેડમાર્ક્સ ખરાબ માલ માટેના જવાબદારના સ્ત્રોત તરીકે વિકસિત થયું સમય જતાં તેઓ ગુણવત્તાને આભારી છે હવે ગુણવત્તા એ સંકેત છે જે ગ્રાહકને કહે છે કે ગ્રાહક આગળ જઈને ઉત્પાદનની ખરીદી શકે છે તેથી ગુણવત્તા ખરીદીના નિર્ણય તરફ દોરી જાય છે તેથી ગુણવત્તા એ એક પ્રકારના વિશ્વાસ સાથે આવે છે જે કોઈ ચોક્કસ માર્ક ધરાવે છે તેથી સમય જતાં ચિહ્ન ગુણવત્તાનું પ્રતીક બની ગયું તેથી અગાઉ તે જવાબદારીનાં પ્રતીકો હતા અને ધીરે ધીરે તેઓ ગુણવત્તાનું એક નવું કાર્ય કરવા માટે આગળ વધ્યાં અને વ્યવસાયમાં વિકાસ થાય તથા મોટા પ્રમાણમાં વ્યવસાયનું માર્કેટિંગ થવાં લાગ્યું અને જાહેરાતને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવાથી બ્રાન્ડ ફેલાવા લાગી ટ્રેડમાર્ક્સનો ઉપયોગ બીજી એક ગુણવત્તા તરીકે પણ થવા લાગ્યો તેથી ટ્રેડમાર્ક એ બે પ્રકારની પ્રતિષ્ઠા ધરાવે છે તેથી હવે તમે નાઇક જૂતા અથવા કોકાકોલા ખરીદી શકો છો કારણ કે બ્રાન્ડ્સ પુનરાવર્તન ખરીદનારને ઘણી બધી માહિતી પહોંચાડતું હોય છે તેથી જે વ્યક્તિ કોકા કોલાનું ઉત્પાદન કરે છે તે જાણે છે કે 100 વર્ષ કરતા વધુ જૂની કંપનીની પ્રતિષ્ઠા તેના ઉત્પાદન પર ઊભી છે અથવા જ્યારે કોઈ વ્યક્તિ નાઇક જૂતા અથવા એથલેટિક એપરલ ખરીદે છે તો તે જાણે કે કંપનીના આર એન્ડ ડી વિભાગ અને ડિઝાઈન વિભાગ ઉત્પાદન પર ઊભા છે અને તે કંપનીની પ્રતિષ્ઠા છે જે બ્રાન્ડ દ્વારા સ્થાનાંતરિત થઈ છે આ અનિવાર્યપણે બ્રાન્ડ્સે પોતાને એક મૂલ્યવાન સંપત્તિ બનાવ્યું હવે આપણે જોયું કે અમૂર્ત સંપત્તિઓ તેના દ્વારા કરવામાં આવેલા રોકાણ દ્વારા બનાવવામાં આવે છે અને બ્રાન્ડ્સ અમૂલ્ય સંપત્તિ છે અને તે રોકાણ કે જે બ્રાન્ડ્સ અથવા ટ્રેડમાર્કના નિર્માણમાં જાય છે તે લાંબા સમય સુધી રહે છે તેથી પ્રતિષ્ઠા માર્કસ ટ્રેડમાર્ક્સ બે પ્રકારની પ્રતિષ્ઠા હતી હવે કદાચ આ તે તબક્કો છે કે જ્યાં મોટાભાગની દરેક બ્રાન્ડ્સ પ્રતિષ્ઠા બનાવવા માટે પ્રયાસ કરી રહી છે અને ટ્રેડમાર્ક પ્રતિષ્ઠા બનાવવામાં મોટો ભાગ ભજવે છે પરંતુ આપણી પાસે બીજો તબક્કો પણ છે જ્યાં ગ્રાહકો પોતાને બ્રાન્ડથી ઓળખે છે તેથી બ્રાન્ડ વેપાર ચિહ્ન ગ્રાહક માટે ઓળખનું સાધન બને છે દાખલા તરીકે જ્યારે આપણે કોઈ એપલ ચાહક છોકરો અથવા તે સમયે ફક્ત એપલ ઉત્પાદનોનો ઉપયોગ કરનારી વ્યક્તિ તરીકેનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ ઇચ્છે છે કે કોઈ વ્યક્તિ પોતાને કોઈ ચોક્કસ ઉત્પાદનનો ઉપયોગ કરનારી વ્યક્તિ તરીકે ઓળખાય તેથી જ્યારે લોકો પોતાની જાતને ટ્રેડમાર્ક્સથી ઓળખવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક લોકોએ આને એક પ્રકારનો સંપ્રદાય તરીકે ઓળખાવે છે જે ટ્રેડમાર્ક્સને લીધે બનાવવામાં આવે છે આપણે એવા ચહેરાનો ઉલ્લેખ કરીએ છીએ જે ટ્રેડમાર્ક્સ જવાબદારીની ગુણવત્તા અથવા પ્રતિષ્ઠાના પરંપરાગત કાર્યને લાંબા સમય સુધી ચલાવતા નથી હવે તેઓ ચિહ્ન દ્વારા પોતાને ઓળખવામાં સક્ષમ લોકોનું એક વધારાનું કાર્ય કરે છે દાખલા તરીકે એક વ્યક્તિ જે મોન્ટ બ્લેન્ક પેનનો ઉપયોગ કરે છે તે ઇચ્છે છે કે તેના વિશે કોઈ વિશેષ છબી ઉપજે તે ઇચ્છે છે કે પેન તેની ઓળખનો એક ભાગ હોય અથવા જ્યારે આપણે ફેરારી ડ્રાઇવરનો સંદર્ભ લઈએ ત્યારે એ હકીકત છે કે જે વ્યક્તિ તેની ખરીદી કરીને તેનો ઉપયોગ કરતી વ્યક્તિની ઓળખનો તે એક ભાગ બની જાય છે તેથી મોટાભાગની કંપનીઓ આને મેળવવાનો પ્રયાસ કરી રહી હોય છે કારણ કે એકવાર તમે તમારા ગ્રાહકોની ઓળખનો એક ભાગ બન્યા પછી ગ્રાહકો જાહેરાત કરવાનું કામ કરશે અને આને બ્રાન્ડ ઇવેન્જેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ગ્રાહકો બ્રાન્ડ એમ્બેસેડર બની આગળ લઈ જાય છે તેથી તમે જોયું છે કે ટ્રેડમાર્ક્સ જવાબદારી તરફ દોરી જાય છે અને આપણે જોયું છે કે ટ્રેડમાર્ક્સ જવાબદારીને અસંતોષકારક માલ તરફ દોરી જાય છે અને પછી ગુણવત્તાના સંકેતો બની જાય છે પ્રતિષ્ઠાનું ચિહ્ન બની જાય છે અને હવે ખાસ કરીને અમુક નિશાનીઓ ગ્રાહકોનો ઓળખનો ભાગ બની ગઈ છે ટ્રેડમાર્ક્સ માટે કાનૂની સુરક્ષા 16 મી સદીની આસપાસ શરૂ થઈ હતી જ્યારે વેપારીઓએ તેનો ઉપયોગ સ્રોતને સૂચવવા માટે કર્યો હતો હવે તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકો છેતરાઇ ન એ સુનિશ્ચિત કરવાનો હતો તેથી જ્યારે કોઈ વેપારી ચિહ્નનો ઉપયોગ કરે છે ત્યારે વેપારી સૂચવે છે કે માલ તેના એન્ટરપ્રાઇઝનો છે અને તેના કારણે ગ્રાહકો તે ચિહ્ન દ્વારા મૂળ સ્રોતના વેપારીને જાણી શકે છે તેને તે અન્યને ઓળખવાનું શક્ય હતું જે વેપારીના માલ તરીકે તેમનો માલ પસાર કરવાનો પ્રયાસ કરશે તેથી તે એક એવી રીત બની ગઈ જેમાં ઉત્પાદન વિશે ગેરસમજો અથવા ઉત્પાદનની ખોટી રજૂઆતો અટકાવવામાં આવી કારણ કે હવે વેપારી પાસે એક નિશાન હતું અને વેપારી કહેશે કે મારો માલ કોઈ વિશેષ ગુણવત્તા સાથે આવે છે અને આ ચિહ્ન તે માલની ઓળખ કરે છે કે હું તેનું વેચાણ કરું છું 19 મી સદીની આસપાસ રાહત કે જેના દ્વારા વેપારી અન્ય વ્યક્તિને પોતાના જેવા સમાન ચિહ્નનો ઉપયોગ કરીને સમાન માલ વેચવાના પ્રયાશ કરી રહેલા વ્યક્તિને અટકાવી શકે જેને રાહત કહેવામાં આવી હતી તેથી સરળ ભાષામાં રાહત એટલે બીજું કોઈ તમારા ઉત્પાદનને બદલે પોતાનું ઉત્પાદન વેચી રહ્યું છે તેથી તમારી પાસે એક ઉપાય છે આ ઉપાય ધ ચાન્સરી કોર્ટ ઈન યુનાઇટેડ કિંગડમ દ્વારા બ્રિટીશ અદાલતો દ્વારા આપવામાં આવ્યો હતો જ્યારે અન રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સને સુરક્ષિત કરવાની વાત આવે છે ત્યારે ટ્રેડમાર્ક્સને સુરક્ષિત તથા પસાર કરવું એ પહેલી રાહત આવે છે હવે પસાર થવાની રાહત વેપારીની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હતી અને સદ્ભાવનાથી તે સમયગાળા દરમિયાન વેપારી વિકસિત થયો હતો તેથી ફરી તેમનો મુખ્ય ઉદ્દેશ ખોટી રજૂઆત અટકાવવાનું હતું અને આપેલી રાહત એ વ્યક્તિને રોકવાનો હતો જે પોતાનો માલ વેપારીના માલ તરીકે ખોટી રીતે રજૂ કરી રહ્યો હતો કારણ કે બજારમાં વેપારીની પ્રતિષ્ઠા અને નામશાખ હતી તેથી 19 મી સદી સુધી ત્યાં ટ્રેડમાર્ક માટેની નોંધણી નહોતી માર્કસના ઉપયોગ દ્વારા તે પ્રતિષ્ઠા અને નામશાખ પ્રાપ્ત કરે છે હકીકત એ છે કે સમય જતાં જે વેપારીએ તેનો બજારમાં ઉપયોગ અને પ્રતિષ્ઠા મેળવી હતી જે અન્ય લોકોને તે સમાન માર્કસનો ઉપયોગ કરવાથી રોકવા માટે પૂરતું હતું અને રાહત પસાર થવાની રાહત હતી જે ટ્રેડમાર્ક એક્ટનો ઇતિહાસ શોધી રહ્યા છીએ તે ટ્રેડમાર્ક કાયદાના ઉત્ક્રાંતિનો ઇતિહાસ ઇંગ્લેંડમાં છે જે ઇંગ્લેન્ડમાં વર્ષ 1875 ની આસપાસ રજિસ્ટ્રેશન આવ્યું કારણ કે ભારતમાં પહેલી વાર જે કાયદો આવ્યો તે એ એક બ્રિટિશ આયાતનો કાયદો હતો તેથી પેટેન્ટ લોના કિસ્સા જેવું જ આપણે આમાં જોશું કે ભારતીય ટ્રેડમાર્ક કાયદાની ઉત્પત્તિ પણ બ્રિટીશ કાયદામાંથી છે તેથી રજિસ્ટ્રેશન 1875 ની આસપાસ આવ્યું ત્યાં સુધી કોઈ નોંધણી ન હતી ત્યાં સુધી દરેક નિશાન અનિવાર્યપણે એક નોંધાયેલ ટ્રેડમાર્ક હતું અને જેનાથી તમે રજિસ્ટર ન કરાયેલ ટ્રેડમાર્કને પસાર થવાની રાહતથી સુરક્ષિત કરી શકો છો જે કોર્ટને તમારા ઉત્પાદનો બીજા વાપરે છે એ કહેવા સિવાય બીજું કશું જ નહોતું કે અને કોર્ટ પણ તમને તેને તમારામાં જોડવાનું કહે છે અથવા તેમને આમ કરવાનું બંધ કરવાનું કહીને રોકે છે હવે રાહત કે જે વ્યક્તિ દાવો કરશે તે કહેતી હતી કે હરીફ ખોટી રજૂઆત કરી હતી અને ગ્રાહકોને છેતરતી હતી તેથી છેતરપિંડી અથવા ભ્રામક સમાનતા અથવા કંઈક કે જે લોકોને છેતરી શકે તે હજી પણ કેન્દ્રમાં છે તથા હજી પણ તે ટ્રેડમાર્ક કાયદાના કેન્દ્રસ્થ મુદ્દા છે તેથી જો સ્રોતને ધ્યાનમાં રાખીને અથવા મૂળ ટ્રેડમાર્ક કાયદાને ધ્યાનમાં રાખીને કોઈ છેતરપિંડી અથવા મૂંઝવણ થાય તો તે પગલું ભરશે તેથી આ બે બાબતો છે જ્યારે આપણે ટ્રેડમાર્ક્સને સમજીએ ત્યારે આ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે કે જ્યારે માલ અને સેવાઓ ગ્રાહકોને છેતરતી કરે છે ત્યારે તે મૂંઝવણનું કારણ બને છે અથવા મૂંઝવણ થવાની સંભાવના છે પછી ટ્રેડમાર્ક કાયદો ટ્રેડમાર્ક ધારકને તે માલ અથવા સેવાઓ અટકાવવાની મંજૂરી આપશે જે કપટ અથવા મૂંઝવણનું કારણ હોય છે તેથી ભ્રામક સમાનતા અને મૂંઝવણ એ એવી ચીજો છે જે ટ્રેડમાર્ક કાયદાના પરિબળમાં સમાવેશ થતી હોય તો તે વેપારીને રાહત આપે છે હવે આપણે શા માટે ટ્રેડમાર્ક્સનું રક્ષણ કરવું જોઈએ આપણે જોયું એે પ્રમાણે ટ્રેડમાર્ક્સ વિવિધ કાર્યો કરે છે અમુક સમયગાળા દરમિયાન તેઓ જવાબદારીને આભારી તરીકે ઉપયોગમાં લેવાય છે ત્યારબાદ તેઓ ગુણવત્તાના સંકેત તરીકે ઉપયોગમાં લેવાય છે પછી તેઓ પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયા છે અને હવે આપણે જોયું જ છે કે સંપ્રદાય પણ વેપારના નિશાનને અનુસરે છે તેથી તેનું મૂળ કોઈ ખાસ માલ વેચનાર સાથે માલની ઓળખ કરવાનો હતો જેથી હજી પણ ટ્રેડમાર્કનું કાર્ય તેના મૂળને ઓળખવાનું છે હવે આપણે એ પણ જોયું કે પાછળથી વેપારીઓ આ ચિન્હનો વારંવાર ઉપયોગ કરશે અને તે ગુણવત્તા અને ગેરંટી ફંક્શન આપે છે કારણ કે તેમ વેપારીની પ્રતિષ્ઠા હોય છે અને તે પણ ઇચ્છે છે કે લોકો તેનું ઉત્પાદન વારંવાર ખરીદે અને જે એક આપણને વ્યવસાયને સમજવાનું કારણ આપે છે વ્યવસાય એ કંઈક એવું છે ગ્રાહકોને માલ અને સેવાઓ વેચાય ત્યાં સુધી કોઈ વ્યવસાય ચાલુ રહે છે અને તે માટે ગુણવત્તાની જરૂરિયાત હોય છે અથવા કોઈ ગેરંટીની જરૂરિયાત હોય છે અને હંમેશાં કોઈ રોકાણ અથવા જાહેરાત કાર્ય પણ હોય છે આ હકીકત એ છે કે માર્કેટિંગ માટે વપરાયેલ તમામ નાણાંને પ્રતિષ્ઠા વધારવા તરફ કંઈક ગણાવી શકાય છે હવે એક દાખલો એ છે કે જ્યાં તમે બે પક્ષો વચ્ચેના કોઈ ટ્રેડમાર્ક વિવાદ પર નજર નાખો ત્યાં ટ્રેડમાર્ક ધારકનો આરોપ છે કે તેની નિશાનીનું ઉલ્લંઘન અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે આથી હવે ટ્રેડમાર્ક ધારક અદાલત સમક્ષ કોર્ટને પૂછી તથા દાવો કરી શકે છે કે તે વ્યક્તિને તેની નિશાનીનો ઉપયોગ કરવાથી રોકે અને બીજી ઘણી રાહતો મેળવે છે તમે જોશો કે ટ્રેડમાર્ક ધારક મોટાભાગના કિસ્સાઓમાં સમય અને પૈસાના સંસાધનોનો ઉલ્લેખ કરશે કારણ કે ટ્રેડમાર્ક ધારકે માર્કેટિંગ અને જાહેરાત કરવામાં ખર્ચ કર્યો છે હવે આ કારણ છે કે ટ્રેડમાર્ક્સ જાહેરાત અને માર્કેટિંગ દ્વારા કોઈક પ્રકારની પ્રતિષ્ઠા વિકસિત કરે તેવું માનવામાં આવે છે તેથી જો તમારી માર્કેટિંગ આવક અથવા જાહેરાતની આવક નોંધપાત્ર છે તો તે તમારા માટે તે બતાવવાનો એક રસ્તો છે જો કે તે દર્શાવવા માટેનો આ એકમાત્ર રસ્તો નહીં હોય તો તમે તેની જાહેરાત કરી છે તે હકીકત દ્વારા પ્રતિષ્ઠા અને સદ્ભાવના પ્રાપ્ત થઈ છે અને લોકો તેના વિશે જાણે છે તેથી ટ્રેડમાર્ક્સમાં ફક્ત માહિતી કાર્ય જ હોતું નથી પરંતુ તેમની પાસે ઉત્પાદન વિશે માહિતી તથા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ છે કારણ કે ઘણી જાહેરાતો ઉત્પાદન વિશેની માહિતી પૂરી પાડવા કરતા હોય છે તથા તેઓ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પણ જાય છે તેઓ કોઈક સમયે વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરે છે તેઓ કેટલીકવાર વપરાશકર્તાઓને ઉત્પાદન ખરીદવા અને ઉત્પાદનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે હવે નોંધણીમાં આપણે જેમ જોયું તેમ વેપારીઓ માટે પસાર થવાની રાહત પછી જ શરૂ થઈ હતી હવે નોંધણીએ એવું કંઈક કર્યું જે પસાર થતું નથી હવે પસાર થવાની રાહત મેળવવા માટે તમારે સદ્ભાવના સાબિત કરવી પડી અને તમારે વિશિષ્ટતા દર્શાવવી પડશે ટ્રેડમાર્કની નોંધણી કરીને તમારે આ બે બાબતો કરવાની કોઈ જરૂર નહોતી તમે સરળતાથી ટ્રેડમાર્કને રજિસ્ટરમાં નોંધાવી શકો છો ટ્રેડમાર્ક નોંધાય પછી તમને હુકમ સામે રાહત મળી શકે છે જ્યારે નોંધણીની પ્રથમ વસ્તુ તમારે પસાર થવા માટે સદ્ભાવના અને વિશિષ્ટતા દર્શાવવી જરૂરી છે નોંધણીએ ઉલ્લંઘન દાવોમાં સદ્ભાવના સાબિત કરવાની જરૂરિયાતને દૂર કરી છે નોંધણીની જે બીજી બાબત નોંધાઈ તે એ હતી કે તમે સૂચિત ઉપયોગ માટે પણ નોંધણી કરાવી શકો છો જેનો અર્થ છે કે તમને સંરક્ષણ પહેલા મળી શકે અને તે પછી ટ્રેડમાર્કનો ઉપયોગ શરૂ કરી શકો છો જે નોંધાયેલ નોંધણીઓ માટે શક્ય ન હતું કારણ કે જો નોંધાયેલા ન હોય તો ફક્ત તેનો ઉપયોગ કરી શકાશે રજિસ્ટ્રેશન દ્વારા લાવવામાં આવેલું ત્રીજો લાભ એ છે કે તમે વ્યવસાયની સદ્ભાવના આપ્યા વિના ટ્રેડમાર્ક સોંપી શકો છો તેથી વ્યવસાયને સોંપ્યા વિના માર્કસની સોંપણી અથવા વ્યવસાયમાં સદ્ભાવના શક્ય છે કારણ કે જ્યારે ટ્રેડમાર્ક્સ નોંધાય ત્યારે તમારી સોંપણી સદ્ભાવના આપ્યા વિના ફક્ત ચિહ્નનો ઉપયોગ કરવા માટે કરી શકો છો તેથી નોંધણીની સુરક્ષા એ વિશિષ્ટતાનું જતન હતું તેથી તમારી નિશાની અનન્ય હોવી જોઈએ હકીકતમાં એવા નિશાન જે અન્ય સાથે ઓવરલેપ થાય અથવા નિશાનીઓ જે સામાન્ય પ્રકૃતિવાળી હોય અથવા એવા માર્કસ જે વેપાર માટે સામાન્ય છે તે નોંધણી કરી શકાતા નથી તેથી ત્યાં ચોક્કસ આધારો છે જેના આધારે નોંધણીને નકારી શકાય છે અને સંબંધિત આધારો પણ છે તેથી આપણે તેમને વિગતવાર જોશું તેથી રક્ષણ કંઈક એવું છે જે વિશિષ્ટતાને આભારી છે અને વિશિષ્ટતા એ એક કાર્ય છે જેને સામાન્ય રીતે આપણે સંપત્તિ સમજીએ છે આ ખાનગી મિલકત ખાસ કરીને એવી વસ્તુ છે જે અનન્ય અને અન્ય લોકોની મિલકતથી ઓળખી શકાય તેવું છે જ્યારે આપણે ટ્રેડમાર્ક્સ પર નજર કરીએ છીએ ત્યારે આપણે એ પણ સમજવું જરૂરી છે કે ટ્રેડમાર્ક્સ મોનોપોલી નથી એ અર્થમાં તે એક પેટન્ટ અથવા કોપિરાઇટ અથવા ડિઝાઇન છે હવે આનું એક કારણ છે કે જો પેટન્ટ આપવામાં આવે છે તો તે વ્યક્તિને પેટન્ટ દ્વારા આવરી લેવામાં આવતા ઉત્પાદનને ઉત્પાદન વેચાણ આયાત કરવાનું બંધ કરે છે જો કોઈ પુસ્તક માટે કોપિરાઇટ આપવામાં આવે છે તો તે વ્યક્તિને તે પુસ્તકની નકલો બનાવતા અટકાવે છે જ્યારે જો કોઈ ટ્રેડમાર્ક આપવામાં આવે તો તે અન્ય વ્યક્તિને તે માલ સાથે વ્યવહાર કરતા અટકાવતો નથી તે વ્યક્તિને તે વેપારના નામનો ઉપયોગ કરવાથી રોકે છે તેથી જો તમે મોબાઇલ ફોન વેચવાના ધંધામાં છો તો તમે તેમાં એપલનો ઉપયોગ કરી શકતા નથી તે તે છે પ્રતિબંધ ફક્ત રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સનો ઉપયોગ કરવાનો છે જે અન્ય મોટોરોલા અથવા એલજી અથવા સેમસંગ લોકો દ્વારા રાખવામાં આવે છે પ્રતિબંધ ફક્ત એવા માર્કનો ઉપયોગ કરવા માટે મર્યાદિત છે જે અન્ય લોકોની માલિકીની છે તેથી તમે હજી પણ મોબાઇલ ફોન વ્યવસાયમાં પ્રવેશ કરી શકો છો કારણ કે જ્યાં સુધી તમે તમારા પોતાના અનન્ય ચિન્હનો ઉપયોગ કરો છો અને કોઈ ઉત્પાદન લાવશો ત્યાં સુધી કોઈ પણ તમારી સામે કોઈ ફરિયાદ કરી શકે નહીં પરંતુ જો કોઈ ઉત્પાદન પેટન્ટમાં આવે છે જેમ કે લ્યુકેમિયાના ઇલાજ કહો એક દવા છે જેને પેટન્ટ આપવામાં આવે છે જે લ્યુકેમિયાને મટાડી શકે છે આ ડ્રગને પેટન્ટ આપવામાં આવ્યું છે તેથી તે અન્ય કોઈ પણ એન્ટિટીને તે દવા બનાવવાનું અથવા વેચવાની મંજૂરી આપશે નહીં તેથી તે અર્થમાં પેટન્ટ્સ એવી રીતે ઇજારો આપે છે કે અન્ય વેપારનો ઉપયોગ કરી શકતા નથી અથવા પ્રવેશ કરી શકતા નથી જ્યારે ટ્રેડમાર્ક સામાન અથવા સેવાઓ પર મોનોપોલીની ઓફર કરતા નથી પરંતુ તે ફક્ત કોઈ ખાસ નામનો ઉપયોગ કરવા માટે એક એક્સક્લુઝિવિટી આપે છે હવે આપણને ટ્રેડમાર્ક કેમ હોવો જોઈએ તે અંગે કેટલાક ઉચિત કારણો છે હવે પ્રથમ ઉચિતતા એ છે કે ત્યાં ટ્રેડમાર્કમાં રચનાત્મકતા શામેલ છે અને સર્જનાત્મકતા એ વેપારીનું વેચાણ કરે છે તેના સર્જનાત્મક સંગઠનને સૂચવે છે કે જનતા તે ઉત્પાદનને શું આભારી છે દાખલા તરીકે જ્યારે લોકો અથવા ખરીદનાર એપલના લોગો પર નજર રાખે છે ત્યારે ખરીદનાર સમજી શકશે કે માલ એપલ આઇએનસીથી આવ્યો છે તે ગુણવત્તાની કેટલીક આવશ્યકતાઓને તથા કાર્યક્ષમતા અને વિવિધ બાબતોમાં ચોક્કસ આવશ્યકતાઓને સંતોષશે આમ એપલ દ્વારા બનાવમાં આવેલ વસ્તુ વિશે ખરીદનારને જાણ હોય જ છે હવે આ બધું ફક્ત એપલનો લોગો જોઈને આવે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રોડક્ટ જુએ અને જોશે કે તે ઉત્પાદન એપલે બનાવ્યું તો તે ખરીદનારને ખરીદવા માટે ઘણી બધી ચીજોનું કારણ આપશે કારણ કે તે તે એન્ટિટીમાંથી આવ્યું છે એ જ રીતે નાઇક માટે નાઇક હવે તેના ઉત્પાદનો પર નાઇકને બનાવશે નહીં તે એપલની જેમ જ પ્રતીક દ્વારા તેના ઉત્પાદનને બતાવે છે અથવા તેનું વર્ણન કરે છે હવે આ રચનાત્મક જોડાણ એ કંઈક છે જે એપલે સમય જતાં પ્રાપ્ત કરી છે આ હકીકત એ છે કે લોકો એપલના લોગો પર ધ્યાન આપે છે અને ગુણવત્તાની પ્રતિષ્ઠા સદ્ભાવના અને અન્ય ઘણી ચીજોનું ઉત્પાદન વેપારી દ્વારા અથવા વ્યવસાયિક સંસ્થા દ્વારા જ બનાવવામાં આવી હતી હવે એમ કહીને આના પર કેટલાક વાંધા છે કે તે ફક્ત વેપારી દ્વારા કરવામાં આવેલ સર્જનાત્મક સંગઠન નથી પરંતુ જનતા પણ ભાગ ભજવે છે કારણ કે દરેક વખતે જ્યારે કોઈ વ્યક્તિ એપલના લોગો પર જુએ છે ત્યારે કંઈક એવું થાય છે જે વ્યક્તિ સમજે છે જે એપલ કંપનીને આભારી છે તેથી ત્યાં એક ફાળો છે જે જનતા દ્વારા પણ આવે છે તેથી તે ફક્ત વેપારી દ્વારા કરવામાં આવતી સર્જનાત્મકતા નથી પરંતુ તે વપરાશકર્તાઓના ઉપયોગ દ્વારા થતી સર્જનાત્મકતા પણ છે તેથી પ્રથમ ઉચિતતા એ છે કે ટ્રેડમાર્ક્સ ઉત્પાદન અથવા સેવાઓના ઉત્પાદક અને એન્ટરપ્રાઇઝમાંથી બહાર આવતી માલ સાથે સર્જનાત્મક જોડાણ બનાવે છે હવે કારણ કે માર્કસમાં આ રચનાત્મક જોડાણ હોવાથી ગુણવત્તામાં રોકાણ માટે પણ પ્રોત્સાહન હતું કારણ કે હવે કોઈ વ્યક્તિ કંપનીના માર્કસને જોઈને તેની ગુણવત્તા નક્કી કરે છે તેથી કંપનીઓએ તેની ગુણવત્તામાં રોકાણ કરવું જોઈએ તેથી તે પ્રથમ ઉચિતતા છે જે સર્જનાત્મક સંગઠન ચિહ્નિત કરે છે માર્કસ તેના મૂળ સાથે સર્જનાત્મક રીતે જોડવાના માર્ગ તરીકે આવ્યા છે બીજો ઉચિતતા એ હતું કે માર્કસ માહિતી પૂરી પાડે છે અને એવા બજારમાં જ્યાં માલ અને સેવાઓ વેચતા અનેક ખેલાડીઓ હોય છે ત્યાં પ્રોડક્ટ વિશેની માહિતીને વધુ અસરકારક રીતે સમજવાની જરૂર છે તેથી ઉત્પાદનને લગતી માહિતી સપ્લાય કરવા માટે ગુણ એ શોર્ટહેન્ડ બની ગયો છે તેથી તમે ટાટા અથવા સુઝુકી અથવા હોન્ડાનો લોગો જોઈને તરત જ ઉત્પાદન વિશેની કેટલીક ચીજોનું શ્રેય નક્કી કરી શકો છો તેથી તે રીતે સુધારો થયો છે જેમાં ગ્રાહકોને માહિતી પુરી પાડવામાં આવે છે અને આપણે જો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને અમૂલ વચ્ચેના વિવાદ પર ધ્યાન આપીએ તો ત્યાં હકીકત એ છે કે માર્ક દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીને કારણે આ બંને કંપનીઓ વચ્ચે વિવાદ થયો હતો ત્રીજી ઉચિતતા એક ન્યાયીપણું હતું આ હકીકત એ છે કે વેપારી એસોસિએશનએ આવ્યા હતા કે વેપારીને આવી મંડળના ફાયદા વાંચવાની છૂટ હોવી જોઈએ અને જેનું કારણ એ છે કે જો કોઈએ એસોસિએશનનું શોષણ કર્યું છે તો તે વ્યક્તિને રોકવા કાયદામાં દખલ કરવી જોઈએ અને તે સાથે આ હકીકત પણ બાંધી હતી કે કારણ કે કોઈ સમયગાળા દરમિયાન વેપારીએ આ નિશાનનો ઉપયોગ કર્યો હતો અને કોઈ બીજાના ઉત્પાદનને સદ્ભાવના અને પ્રતિષ્ઠા મેળવી હોય તે લોકોના હીતમાં હોવું જોઈએ તથા તે ઉત્પાદન વિશે માનતા લોકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તેથી માર્કસનો નિષ્પક્ષતા ભાગ તે વ્યક્તિને જવા દેવા માટેનો છે જે તે સંગઠનમાંથી લાભ મેળવવા માટે અથવા માર્કસ અથવા માલ અને સેવાઓ અને તેના વ્યવસાયિક સાહસો વચ્ચે જોડાણ સાથે આવ્યો છે તેથી અમે જોયું છે કે ટ્રેડમાર્ક્સને બે માધ્યમથી સુરક્ષિત કરી શકાય છે નોંધણી દ્વારા તમે ટ્રેડમાર્ક્સનું રક્ષણ કરી શકો છો અને નોંધાયેલા ટ્રેડમાર્કને કાયદાની અદાલત પહેલાં લાગુ કરી શકાય છે તમે આના દ્વારા ટ્રેડમાર્ક્સનું રક્ષણ પણ કરી શકો છો જે ઉપાયને આપણે સામાન્ય કાયદામાં આપવામાં આવેલ પસાર થવાનો ઉપાય કહીએ છે તેથી તેને રસ્તો તરીકે પસાર કરવાનું છે જેના દ્વારા તમે બિન નોંધાયેલ ટ્રેડમાર્ક્સનું રક્ષણ કરી શકો છો પરંતુ તે પછી તમારે તે માર્કસ માટે સદ્ભાવના અને પ્રતિષ્ઠા બતાવવાની જરૂર છે